તો ચાલો આ FE ફાઈનાઈટ એલિમેન્ટ બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ પદ્ધતિમાં જઈએ તેથી આ આપણા 2D વેક્ટર FEM નું થોડું પુનરાવર્તન છે જે તમારી નિયમિત નોંધ આ બાજુ FEM નથી પરંતુ 2D વેક્ટર FEM એ છે અગાઉના મોડ્યુલ માં આવરી લેવામાં આવ્યું હતું અને જેમ તમે જાણો છો કે તમારા FEM અભિગમમાં મૂળભૂત રીતે ચાર પગલાં છે તો ચાલો અહીં ઘણા બધા સમીકરણો છે ચાલો આપણે એક પછી એક જઈએ પ્રથમ સમીકરણ શું છે જે તમને કહે છે કે તે ક્યાંથી આવે છે વિદ્યાર્થી મેક્સવેલ maxwell's નું સમીકરણ આ માત્ર મેક્સવેલ ના સમીકરણો પરથી આવી રહ્યું છે તેથી તમે લો કે તમારી પાસે બે સમીકરણો છે તમે તમારા 1εr ને એક બાજુએ ખસેડો અને ફરી વળાંક લો તેથી તમે E ના કર્લ ને H વડે બદલી શકો છો અને તે બધા અચળ બની જાય છે મેં અવકાશ પર અવલંબન મૂક્યું નથી પરંતુ બધું અવકાશનું કાર્ય છે εr એ અવકાશનું કાર્ય છે H એ અવકાશનું કાર્ય છે μr પણ અવકાશનું કાર્ય હોઈ શકે છે જો કે આપણે તેને ધ્યાનમાં લઈશું નહીં અને અલબત્ત H પણ જગ્યાનું કાર્ય છે તેથી આ આખી ડાબી બાજુ મેં તેને આ કાર્યાત્મક કહયું છે જે આદર્શ વિશ્વમાં હું કોમ્પ્યુટેશનલ ડોમેન ના દરેક બિંદુએ બરાબર સંતુષ્ટ થવા માંગુ છું જે મારી ઇચ્છા સૂચિ છે અલબત્ત એ શક્ય નથી તેથી હું કહું છું કે હું વેઈટેડ રેસિડ્યુલ મેથડ કરીશ હું કેટલાક પરીક્ષણ કાર્ય લઉં છું અને આ શેષની સરેરાશ મારો મતલબ છે કે આ કાર્યાત્મક સાથે આ પરીક્ષણ કાર્યની સરેરાશ આ સરેરાશ કહેવાને બદલે 0 હોવી જોઈએ અને તમને બનાવવાને બદલે જાણો જો હું Tm ને ડેલ્ટા ફંક્શન તરીકે મુકું તો પ્રથમ સમીકરણ સરળ રીતે પ્રાપ્ત થાય છે તેથી હું કહું છું કે તે ખૂબ સખત છે જે શક્ય નથી તો ચાલો આપણે તેને ફાઈનાઈટ સપોર્ટ સાથે ફંક્શન બનાવીએ અને આપણે જોયું કે આપણે અગાઉની ચર્ચામાં Tm માટે કયા પ્રકારનું ફંક્શન પસંદ કર્યું છે વિદ્યાર્થી તેઓ આ વેક્ટર ક્ષેત્રો હતા જે આના જેવા દેખાય છે તેથી એરૉ એરૉ એરૉ દરેક જગ્યાએ યોગ્ય ગુણધર્મ સાથે કે તેઓ હતા તેઓ અચળ સ્પર્શક ઘટક ધરાવે છે વિદ્યાર્થી એક બાજુ પર એક બાજુ પર અને બીજી બાજુ પર સ્પર્શક ઘટક ક્યાં છે વિદ્યાર્થી 0 0 બરાબર તેથી તે આપણું ખૂબ જ સરસ કાર્ય હતું જે લેન્ગ્રાન્જે બહુપદી પરથી લેવામાં આવ્યું હતું તેથી આ આપણે યાદ રાખીએ છીએ આ સ્ટેપ 1 સ્ટેપ 2 માટે પછી આપણે ફક્ત આ વ્યક્તિને આ વ્યક્તિમાં પ્લગ કરીએ છીએ અને ફરીથી વેક્ટર કેલ્ક્યુલસ નો થોડો ઉપયોગ કરીએ છીએ આ ફક્ત પુનરાવર્તન છે અંતિમ આ સમીકરણ કે જે આપણે મેળવીએ છીએ તે મોટું લાગે છે પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ સરળ છે જેને આપણે FEM નું નબળું સ્વરૂપ કહીએ છીએ તેથી આ તે બિંદુ છે જ્યાં કોઈ અંદાજો બનાવવામાં આવ્યો નથી કોઈ બાઉન્ડ્રી શરત લાગુ કરવામાં આવી નથી હા તેથી તમારી પાસે ડાબા હાથની બાજુ સંપૂર્ણપણે બાઉન્ડ્રી ની ઉપર છે તેથી આ તમારું કોમ્પ્યુટેશનલ ડોમેન કેપિટલ ઓમેગા અને બાઉન્ડ્રી ગામા છે તેથી તે તે છે જ્યાં તમારી કેપિટલ ઓમેગા અને ગામા આવે છે તેથી આ ચોક્કસ કોઈ બાઉન્ડ્રી ની શરતો નથી પછી આપણે કહ્યું કે આ પ્રસ્થાનનું બિંદુ છે અહીં આપણે પ્રસ્થાન કરીશું પરંતુ ફક્ત તમારી યાદ તાજી કરવા માટે આપણે શોષક બાઉન્ડ્રી ની સ્થિતિ લાગુ કરવા માટે શું કર્યું આપણે આ કર્યું બરાબર આપણે કહ્યું કે આ પ્લેન વેવ માટે આપણે મેળવ્યું છે તે તે બરાબર હતું તેથી તે બાઉન્ડ્રી પર કોઈપણ દિશામાં જવા માટે પ્લેન તરંગ માટે સાચું છે આપણે કહ્યું છે કે આપણે તેને દિશામાં લાગુ કરવા જઈ રહ્યા છીએ બરાબર તેથી બાહ્ય છે તેથી જ્યારે k n આ સંબંધ કોઈપણ પ્લેન માટે સાચો હોય છે જ્યાં પરંતુ સામાન્ય રીતે બાઉન્ડ્રી ને અથડાતા તરંગો સાથે ન હોય અને તે કોઈપણ દિશામાં હશે તેથી તેથી જ તે સચોટ હતું તેથી અંદાજિત હતો અને અમને એમ પણ કહેવામાં આવે છે કે આ સ્થિતિ ફક્ત સ્કેટર્ડ ક્ષેત્રને લાગુ પડે છે કુલ ક્ષેત્રને નહીં તેથી જ હું આને Hs તરીકે લખી રહ્યો છું તેથી સમીકરણ 3 ની જમણી બાજુએ હું શું કરીશ H Hin Hs લખવા માટે હું આને બદલીશ તેથી તે મને મારી બિન શૂન્ય જમણી બાજુ આપે છે અને બાકીનું બધું આપણે પહેલાથી જ FEM મોડ્યુલ માં જોયું છે તો ચાલો હવે જોઈએ તેથી આ જ કારણ છે કે જ્યારે મારી પાસે મારી વસ્તુ અહીં હોય ત્યારે મારે અહીં થોડી હવા હોવી જરૂરી છે તો આ સમસ્યામાં કેટલા અજાણ્યા છે આ સમસ્યામાં અજાણ્યાઓની સંખ્યા કેટલી છે જેટલા ત્રિકોણ છે તેટલા તત્વો મારો મતલબ છે વિદ્યાર્થી જેટલી બાજુ ડોમેન ના ત્રિકોણમાં બાજુની સંખ્યા જમણી બાજુઓ જેટલી સમાન હશે મારો મતલબ એ છે કે જો તમને યાદ છે કે તમે અજાણ્યા ક્ષેત્રોને કેવી રીતે વ્યક્ત કર્યા હતા તો તમે આ લખ્યું હતું અને મારું જાણીતું વેક્ટર ક્ષેત્ર હતું તમે અજાણ્યા હતા જે હું ઇચ્છું છું નક્કી કરવા માટે અને આ T s ને તે પ્રથમ ક્રમના વ્હીટની તત્વો તરીકે પસંદ કરીને તેમની સંબંધિત બાજુ સાથે એકમ તીવ્રતા એકમ સ્પર્શક ઘટક ધરાવે છે તેથી હું તેને અજ્ઞાત વડે ગુણાકાર કરું છું જે મને કહે છે કે સ્પર્શક ક્ષેત્રની તીવ્રતા શું છે તેથી આ સ્પર્શક ક્ષેત્રોની તીવ્રતા છે બરાબર વિદ્યાર્થી ઓકે તેથી આપણે અત્યાર સુધી અત્યાર સુધી સારું હું આને વોલ્યુમ ઈન્ટીગ્રલ કહીશ નહીં કારણ કે અહીં કોઈ ઈન્ટીગ્રલ સમીકરણ નથી પરંતુ આ વોલ્યુમ ડિસ્ક્રિટાઇઝેશન છે તે વોલ્યુમ ડિસ્ક્રિટાઇઝેશન છે જ્યાં સુધી મારો મતલબ છે કે સ્ટેપ 1 થી 4 પ્રમાણભૂત FEM સ્ટાન્ડર્ડ અને ABC સાથે પ્રમાણભૂત FEM છે તેથી આપણે શું કરીશું આપણે સ્ટેપ 4 પર નહીં જઈએ આપણે સ્ટેપ 3 પર રોકાઈશું અને આપણે જોઈશું કે આપણે તેને બાઉન્ડ્રી ઈન્ટિગ્રલ કેવી રીતે કરી શકીએ હવે જો બાજુની સંખ્યા બરાબર છે તો હું મૂળભૂત રીતે અજાણ્યાઓની સંખ્યા એ બાજુની સંખ્યા છે તેથી હું આને બે અલગ અલગ ઘટકોમાં વિભાજિત કરવા જઈ રહ્યો છું એક આંતરિક બાજુઓની સંખ્યા અને બાઉન્ડ્રી બાજુની સંખ્યા છે ઓકે તેથી હું કહેવા જઈ રહ્યો છું કે n એ આંતરિક બાજુઓની સંખ્યા છે અને m એ બાઉન્ડ્રી બાજુઓની સંખ્યા છે તો મારી સ્પાર્સ સિસ્ટમ સમીકરણોની મારી સમીકરણોની સિસ્ટમ નું કદ શું છે My Axb A નું કદ શું છે જ્યારે હું આ બધાનો ઉપયોગ કરીને સમીકરણોની સિસ્ટમ એસેમ્બલ કરું છું ત્યારે મારી સિસ્ટમ મારી સમીકરણોની સિસ્ટમ નું કદ શું છે વિદ્યાર્થી nm × nm મેટ્રિક્સ બરાબર તેથી જ્યાં સુધી FEM ના તમારા પુનરાવર્તનનો સંબંધ છે ત્યાં સુધી આ છે હવે બીજો ભાગ મારો મતલબ છે કે શીર્ષક જુઓ ફાઈનાઈટ તત્વ અને બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ છે તો આગળ આપણે જોઈશું કે ફક્ત બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ પાર્ટને યાદ કરો આ તે સામગ્રી છે જે તમે પહેલાથી જ જોઈ છે પરંતુ માત્ર એક પુનરાવર્તન આ બે સમીકરણો જે તમે અહીં જુઓ છો તે તમારા પરિચિત એક્સટીંશન પ્રમેય છે તો અમને શું સમસ્યા હતી કે આ મારી V 2 હતી અને આ મારી V 1 હતી જેમાં અમુક g1 ગ્રીન્સ ફંક્શન green's function હતું અને g2 ગ્રીન્સ ફંક્શન હતું બરાબર કરંટ ઉત્તેજક સ્ત્રોત વોલ્યુમ 1 માં હતો તેથી જ અહીં એક ઘટના ક્ષેત્ર શબ્દ છે પરંતુ અહીં નથી ઓકે તેથી આ આશા છે કે તે તમારા માટે માત્ર એક પુનરાવર્તન છે તો અહીં ફરીથી શું વેરિયેબલ હતા આ TM ધ્રુવીકરણ છે તેથી TM એ Hx Hy Ez છે બરાબર તે મારું TM છે તેથી Ez એ સ્કેલર છે તેથી તમારું Ez અહીં અને અહીં દેખાય છે તે જ રીતે અહીં અને અહીં છે ઓકે તેથી હવે આપણે આ બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ સમીકરણોનો ઉપયોગ કરીને ચર્ચા કરી છે તે પડકાર એ છે કે g1 બરાબર છે કારણ કે તેની ખાલી જગ્યા g2 એ સમસ્યારૂપ છે બરાબર તો આપણે સમસ્યાવાળા લોકો સાથે શું કરીએ આપણે તેમને બરાબર તપાસીશું તેથી આપણે સમીકરણ 6 નો ઉપયોગ કરતા નથી ચાલો આ ક્ષણ માટે સમીકરણ 6 ને અવગણીએ કેમ કે તેનો ઉપયોગ કરવો વ્યવહારુ નથી તેથી હવે ચાલો આપણે સમીકરણ 5 પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને સમીકરણ 5 અથવા 6 ને ધ્યાનમાં લીધા વિના જો તમે અન્ય એક ગણતરી જોશો કે જે આપણે સપાટીના ઈન્ટીગ્રલ મોડ્યુલ માં કરી હતી તે આ હતી તે કેટલાક અચળ સાથે સ્પર્શક H ક્ષેત્ર માટે પ્રમાણસર હતું તે અહીં અચળ છે બરાબર તેથી આ સમસ્યા લખવામાં આવી છે કારણ કે વેરીએબલ્સ આ સ્કેલર છે માફ કરશો આ ફક્ત Ez છે આ વેરીએબલ્સ છે હું આને પણ બદલી શકું છું અને Ez જ્યારે મેં જ્યારે હું જ્યારે ઉદાહરણ તરીકે સમીકરણ 5 લો ત્યારે હું આ સમીકરણને ઉકેલવા માટે પહેલો અભિગમ શું કરીશ હું મારા વેરીએબલ્સ Ez માટે કયો આ બાજુ પસંદ કરીશ અને આપણે તેને ઉકેલી ત્યારે આપણે શું કર્યું પલ્સ બેઝિસ તો પલ્સ બેઝિસ આપણે શું વાપર્યું છે બરાબર હા તે સારું છે જે બરાબર અવલોકન અહીં ઉપયોગ કરશે આપણે જો તમે પલ્સ બેઝિસ નો ઉપયોગ કરો છો તો મારો Ez અને આપણે બંને તેમને પલ્સ બેઝિસ વિસ્તૃત કરી રહ્યા છીએ તે બાઉન્ડ્રી ના પ્રત્યેક વિવેકીકરણમાં તે અચળ છે અને અમુક ગુણાંક સાથે જે હું કરીશ નિર્ધારિત કરો અને બાકી બધે શૂન્ય કરો જે આ બાજુ બરાબર છે જો તમે FEM બેઝિસ ફંક્શન્સ જુઓ તો તેઓ પણ જો મને લાગે છે કે માત્ર એક બાઉન્ડ્રી બાજુઓ જુઓ તો તે પણ બરાબર છે કે તેની બાઉન્ડ્રી પર અચળ U i હોય છે અને બીજે બધે 0 હોય છે તેથી તે સમાનતા તે હશે જે આપણેનો ઉપયોગ કરીશું તેથી હવે મુખ્ય ભાગ આ શોષક બાઉન્ડ્રી ની સ્થિતિથી છુટકારો મેળવવાનો છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ સ્ટેપ 3 એ છે જ્યાં છીએ અહીં આપણે લીટી દોરીએ છીએ તો તે કયા શબ્દ છે જેની સાથે આપણે વ્યવહાર કરવો પડશે આ શબ્દ છે કે આપણે બરાબર સાથે વ્યવહાર કરવો પડશે નોંધ લો કે આ સમીકરણ ફક્ત H નો સમાવેશ કરે છે ત્યાં કોઈ E નથી ઠીક છે પરંતુ જો મારે તેને કોઈક રીતે બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ સમીકરણો સાથે જોડવું હોય તો મારે ત્યાં પણ E મેળવવું જોઈએ તો અહીં શું કરવું તે અંગે તમારું શું અનુમાન છે શું હું કોઈક રીતે જમણી બાજુથી ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવી શકું H ના કર્લ તમને શું યાદ અપાવે છે વિદ્યુત ક્ષેત્ર પોતે જ બરાબર તેથી હું આ કરી શકું છું શું તે અંદાજિત અથવા ચોક્કસ છે બરાબર હજુ સુધી કોઈ સમસ્યા નથી તેથી તે બની જાય છે કે હું આ લઈ શકું છું તો ચાલો અહીં એક સેમ્પલ કેસ લઈએ આ મારી ઓબ્જેક્ટ બાઉન્ડ્રી છે અને હું તેના પર માત્ર એક ત્રિકોણ જોઈ રહ્યો છું કદાચ તે ખૂબ જ ત્રાંસુ છે કદાચ તમે તેને થોડું સારું બનાવી શકો છો આ બાઉન્ડ્રી પરનો ત્રિકોણ છે અને ચાલો કહીએ કે મારી t હેટ એ મારી સ્પર્શક વેક્ટર છે તે બાઉન્ડ્રી સાથે જાય છે બરાબર અને મારો z કયો માર્ગ છે હવે બોર્ડમાંથી બહાર આવીને t અને યાદ રાખો કે આ શબ્દ ફક્ત બાઉન્ડ્રી પર દેખાઈ રહ્યો છે મારે તેના વિશે અંદરથી વિચારવાની જરૂર નથી તો બાઉન્ડ્રી પર T ની કિંમત શું છે તે બાઉન્ડ્રી પર એક ખૂબ જ સરળ પ્રશ્ન છે કે કેપિટલ Tનું મૂલ્ય શું છે હા તે એક યુક્તિ પ્રશ્ન હતો 1 કે વ્યાખ્યા પ્રમાણે મેં તે કેવી રીતે બનાવ્યું છે આ કેપિટલ T તેની બાઉન્ડ્રી 1 અથવા ઓછા 1 સાથેની બાઉન્ડ્રી ની દિશા અને t ની પસંદગીના આધારે છે તો તમને લાગે છે કે અહીં શું થશે શું આ અભિવ્યક્તિને સરળ બનાવી શકાય છે તેથી મારી પાસે દિશા સાથે એક મેગ્નિટ્યુડ વેક્ટર છે તેથી જમણા બાજુની ટર્મ તમને આપે છે વિદ્યાર્થી 1 1 બરાબર તેથી આ ખરેખર તમને ± jω0Ez આપશે તેથી આ વાસ્તવમાં મારો મતલબ છે કે આપણે આના વૈચારિક ભાગ સાથે લગભગ પૂર્ણ કરી લીધું છે મેં જે કર્યું છે તે મારું મૂળ સમીકરણ છે જે સમીકરણ 3 હતું અહીં બંને બાજુએ H હતું તો હું H ના કર્લ ને ઓળખવા માટે અહીં ફક્ત મેક્સવેલ ના સમીકરણોનો ઉપયોગ કરું છું ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે સંબંધિત છે તે ઇલેક્ટ્રિક ફિલ્ડને બદલો અને સમજો કે આ આખી વસ્તુ માત્ર ± jω0Ez પર મૂલ્યાંકન કરવા જઈ રહી છે શા માટે બાદબાકીનું ચિહ્ન ક્યાંથી આવશે બરાબર જો T સાથે નિર્દેશ કરે છે − t તે શક્ય છે તેના આધારે તે શેના પર આ બાજુ રાખે છે તે ક્યારે t ની દિશા નક્કી કરશે નોડ કન્વેન્શન એ નોડ્સ ના નંબરિંગને બરાબર આપે છે જે CAD સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે તેથી ક્યારેક તે આ રીતે હોઈ શકે છે ક્યારેક તે તે રીતે હોઈ શકે છે આપણે ફક્ત સુસંગત રહેવું પડશે તેથી તે છે જ્યાંથી મને મારી મુદત મળે છે હવે જો હું આ અભિવ્યક્તિને અહીં લઉં તો માત્ર આટલું જ નહીં હું ઇચ્છું છું કે હું તેને યોગ્ય રીતે સંકલિત કરવા માંગુ છું તેથી જો હું dl સપર આ વ્યક્તિનું ઈન્ટીગ્રલ અંગ કરવા માંગુ છું તો આ શું બનશે હું ધારી રહ્યો છું કે મારી Ez પલ્સ બેઝિસ વિસ્તરી રહી છે તેનો અર્થ એ છે કે Ez તે બાજુ સાથે સ્થિર છે તો આ ઈન્ટીગ્રલ તામાં શું ટકી રહેશે વિદ્યાર્થી l બાજુની લંબાઈ બરાબર તેથી આ ± jω0Ez l બરાબર હશે તેથી જો હું આનો ઉપયોગ કરું તો મારો મતલબ એ છે કે હું જે કહું છું તેની ચાવી છે શોષક બાઉન્ડ્રી ની સ્થિતિને બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ વડે બદલીને હવે મેં શું કર્યું છે મારું આ FEM સમીકરણ અહીં સમીકરણ 3 ડાબી બાજુએ સમગ્ર મશીનરી છે FEM ની ડાબી બાજુએ મારા માટે સ્કેટર્ડ મેટ્રિક્સ ની ખાતરી આપી છે અને જમણી બાજુની ટર્મ ને હું હવે તેને Ez સંદર્ભમાં બદલી રહ્યો છું ઓકે હવે તમે પૂછી શકો છો કે હું આ પહેલા પણ કરી શક્યો હોત બરાબર અત્યાર સુધી મેં હજી સુધી બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો નથી મેં ફક્ત મેક્સવેલ ના સમીકરણને ઓળખવા માટે કર્યું હતું કે અહીં આ શબ્દ E દ્વારા બદલી શકાય છે તો મેં આ અગાઉ કેમ ન કર્યું વિદ્યાર્થી ના મારો મતલબ છે કે હું તેને કેવી રીતે બદલી શકું તેનો અર્થ મેક્સવેલ ના સમીકરણો કોઈપણ અંદાજને ધ્યાનમાં લીધા વિના આને સમાન રીતે સાચું બનાવે છે આમ કરવાથી અહીં શું સમસ્યા છે વિદ્યાર્થી હું બીજું અજ્ઞાત ઉમેરી રહ્યો છું બરાબર અને તેમાં કશું જ જાણીતું નથી ત્યાં કોઈ ઘટના ક્ષેત્રની માહિતી આવી રહી નથી તેથી હું ફક્ત સાચા સમીકરણનો સમૂહ કરીશ જે મદદરૂપ નથી તેથી પરંતુ અમને વધારાની માહિતી શું આપશે તે અહીં બાઉન્ડ્રી નો ઈન્ટીગ્રલ ભાગ બનશે તેથી હું છું કે આ સ્ટેપ 1 નો પ્રકાર છે પહેલા આપણે ફક્ત બાઉન્ડ્રી કન્ડીશન ટર્મ બદલીએ છીએ અને આપણે નોંધ્યું છે કે મને અહીં Ez મળે છે આગળ જતા પહેલા જો હું અહીં સમીકરણ 5 લઉં તો મને કેટલા વેરિએબલ માં કેટલા સમીકરણો મળશે જો હું માત્ર સમીકરણ 5 લઉં તો મને યાદ છે કે મારી પાસે બાઉન્ડ્રી પર કેટલી બાજુ છે m બાજુ બાઉન્ડ્રી પર કેટલા અજાણ્યા છે mm ત્યાં હવે દરેક બાઉન્ડ્રી ની બાજુ પાસે અજ્ઞાત Ez અને અજ્ઞાત છે બરાબર તો તમારી પાસે બાઉન્ડ્રી પર કેટલા બિંદુઓ પર 2 m અજાણ્યા છે તમે પરીક્ષણ કરી રહ્યાં છો શું તમે સમીકરણ 5 લાગુ કરી રહ્યાં છો દરેક બાજુના કેન્દ્રમાં તે જ છે જે આપણે કર્યું છે વિદ્યાર્થી તેથી n એ આંતરિક બાજુઓની સંખ્યા છે તેથી તમારી પાસે તમારી યોજનાનું ત્રિકોણ છે અને H કાં તો આંતરિક ભાગમાં અથવા બાઉન્ડ્રી પર હોઈ શકે છે તેથી n એ આંતરિક m એ બાઉન્ડ્રી છે તેથી તેથી જ મારા મેટ્રિક્સ નું કદ n m × n m હતું વિદ્યાર્થી હા બરાબર હા ઠીક છે અહીં 2 m અજાણ્યા છે પણ જો હું માત્ર 5 સમીકરણ લઉં તો મને કેટલા સમીકરણો મળશે m સમીકરણો કારણ કે દરેકના કેન્દ્રમાં m બાજુઓ છે જેને હું આ બાજુ લાગુ કરી રહ્યો છું તેથી મારી પાસે m સમીકરણો છે જેના કારણે આ એકલું નથી જો હું એકલા સમીકરણ 5 નો ઉપયોગ કરું તો હું આને હલ કરી શકતો નથી જો હું 6 માંથી બીજું m સમીકરણ ઉમેરીશ તો હું 2m × 2m સમીકરણની સિસ્ટમ હલ કરી શકું છું પરંતુ હું તેને હલ કરીશ અહી જ થોભો તેથી હવે આપણે આને એકસાથે મૂકવા માટે સારી સ્થિતિમાં છીએ